આ કોર્ષના છેલ્લા અઠવાડિયામાં આપનું સ્વાગત છે તમને પહેલી વસ્તુ યાદ છે મેં તમને પૂછ્યું હતું કે શું આપણે વાનરથી અલગ છીએ અને પ્રાઈમેટ્સ અન્ય પ્રાણીઓ થી આપણને શું અલગ પાડે છે તેઓ પણ જાગૃત છે અને તેઓ પણ પોતાની રીતે પ્રકૃતિનો અનુભવ કરે છે તેઓને લાગણીઓ છે પ્રાઈમેટ્સને પણ લાગણીઓ છે તેઓને ભાવનાઓ હોય છે તેથી એવું શું છે કે મનુષ્યને આટલો ગર્વ છે શું તે કોનેશન છે કોનેશનએ ઈરાદા અને ઈચ્છા વિશે છે શું તે સમજશક્તિ છે વિચારવાની ક્ષમતા પ્રતિકોને સંભાળવાની ક્ષમતા રૂપકોને સંભાળવાની ક્ષમતા જેને ગૂઢ વસ્તુઓ કહેવાય છે શું તે મનુષ્યની ક્ષમતા છે કે તે ન્યાય કરી શકે નિર્ણય કરી શકે અથવા શું તે ઈચ્છા છે તત્વજ્ઞાન અને ન્યુરોસાયન્સમાં આના વિશે ઘણી ચર્ચાઓ થઇ છે આખા લોકોનો જૂથ છે જે વિચારે છે કે ત્યાં કંઈ જ નથી ઇચ્છાઓ નથી અમુક લોકો કહે છે કે ત્યાં ઇચ્છાઓ છે પરંતુ જો ઈચ્છા હોય તો તે મુક્ત ઈચ્છા છે ન્યુરોસાયન્સ કહે છે કે સ્વતંત્ર ઇચ્છાઓ હોતી નથી કારણ કે છેવટે મગજની પ્રક્રિયાઓ જે બધું બનાવે છે તેથી તેઓ ઈચ્છા પણ બનાવશે જાગૃતતા વિશે જાગૃત રેહવું શું તે મનુષ્યની ગુણવતા છે પ્રાણીઓ જાગૃત હોય છે પરંતુ શું તે જાણે છે કે તેઓ જાગૃત છે હવે જયારે હું બોલી રહ્યો છું ત્યારે મારી અંદર કંઈક છે જે જુએ છે કે હું શું બોલી રહ્યો છું જો તમે નજીકથી અવલોકન કરશો તો તમે જોઈ શકશો કદાચ ગાંધીજી તેને મનનો અવાજ કહ્યો છે પરંતુ શું તે આંતરિક અવાજ છે જે અગ્રવર્તી સીન્ગ્યુલેટ ગીરસ છે જે તમને હંમેશા પુરસ્કાર અને સજા શું સાચું છે અને ખોટું છે તેના વિશે કહે છે પરંતુ આ સાચું અને ખોટું ક્યાંથી આવે છે શું તે કુદરતી સાચા અને ખોટાનો યોગ્ય કાયદો છે અથવા શું તે અભીસંઘીત છે અથવા સમાજ કે જેને વર્ષોથી સાચા અને ખોટા નો નિયમ વિકસાવ્યો છે અને તે તમને શીખવ્યો છે અને તમારું મગજ તમારું સીન્ગ્યુલેટ ગીરસ પોતાની રીતે જ સાચા અને ખોટા વિશે વિચારે છે કારણ કે તેવું કહેવામાં આવ્યું છે તેથી ફરી પાછું હેબ્બિયન શિક્ષણ આવે છે ભારતીય તત્વજ્ઞાનનો એક ભાગ છે જે માને છે કે આપણે ભગવાનના સ્વપ્નમાં જીવી રહ્યા છીએ બ્રહ્માના સ્વપ્નમાં આપણે જીવી રહ્યા છીએ તેથી આને જુઓ અને જો તમે ખરેખર પરિમાણ ભૌતિકશાસ્ત્રને અનુસરો છો તો ત્યાં આખું બહુવિધ શ્લોક સિદ્ધાંત ચાલી રહ્યો છે હેવગાવરીડએ આ એક અદ્ભુત સિદ્ધાંત લાવ્યો છે અને તે કહે છે કે જો તમે પરિમાણને જુઓ તો ઇલેક્ટ્રોન કણ તરીકે છે પરંતુ તે તરંગ હસ્તક્ષેપ કરે છે તે પણ એક તરંગ છે અને તેનું અવલોકન થાય ત્યાં સુધી તે સંભવિત બહુવિધ પરિસ્થિતિમાં અસ્તિત્વમાં રહશે જ્યારે તેનું અવલોકન થશે ત્યારે ત્યાં વિસંગતતા હશે અને તે કોઇપણ એક અવસ્થામાં આવશે તેથી સ્ક્રોડિંગર સમીકરણોથી સંભવિત શોધિ શકાય છે ઈલેક્ટ્રોન અને વાદળની શોધવાની સંભાવના જે સંભાવના ઘનતા છે ડેવિડ બોમ્બ સિદ્ધાંત કહે છે કે જો તમે તરંગના કાર્યને જાણતા હોવ તો તમે ઈલેકટ્રોનની સ્થિતિનો અંદાજો લગાવી શકો છો તેથી એવું ક્યારેય કહ્યું છે કે ત્યાં બહુવિધ પરિસ્થિતિ છે અને ઇલેક્ટ્રોન સંભવિત સ્થિતિ ધારે છે તો બાકીની સંભાવનાઓ ક્યાં જાય છે તેઓ બહુવિધ બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે તેથી બે સ્લેટમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનના વિશિષ્ટ પ્રયોગમાં જો ઈલેક્ટ્રોન એક સ્લેટમાંથી પસાર થશે ત્યારે તે બહુવિધ કેટલાક અન્ય બ્રહ્માંડમાં તે અન્ય સ્લેટમાંથી પસાર થઇ રહ્યું હોય છે તમારી પોતાની બહુવિધ નકલો છે જે ક્યાંક અસ્તિત્વ ધરાવતી હશે જો તમે એક સિદ્ધાંત મુકો તો પછી ભલે તે માઈક્રોસ્કોપીક સ્કેલ અથવા મેસોસ્કોપીક સ્કેલમાં થઇ રહ્યું હોય તમે બહુવિધ શ્લોક સિદ્ધાંતમાં માનો છો આપણે હજુ જણતા નથી કે આપણે સ્વપ્નમાં જીવીએ છીએ કે નઈ આપણે કોઈબીજાનું સ્વપ્ન જોતા હોઈએ છીએ કેટલીક અન્ય પ્રજાતિઓ જે ખરેખર ગઈ છે અને આપણે જ્યાં છીએ તેના કરતા ઘણી આગળ છે દરરોજ તમે તમારા જીવનમાં તમે નિંદ્રામાં તમારા સ્વપ્નાની અવસ્થામાં હોવ છો અને તમે તદન બીજી દુનિયામાં હોવ છો શું તે વાસ્તવિકતા છે કે આ વાસ્તવિકતા છે સૌથી જટિલ કહેવાતા ચેતનાના વિષયના આવા મોટા પ્રશ્નો છે શું પ્રથમ સ્થાને ચેતના છે શું આપણે જાગૃત છીએ સેના માટે સભાન છીએ શું જાગૃતતા એકાત્મક વસ્તુ છે અથવા જયારે હું મારા વિશે વાત કરી રહ્યો છું તો હું શું એકાત્મક સ્વ છું મારી પાસે ઘણું બધું હશે હું પતિ તરીકે હું વિદ્યાર્થી તરીકે હું ડોક્ટર તરીકે હું ડ્રાઈવર તરીકે ભૂમિકા ભજવીશ જે હું આ છું અથવા આ માત્ર એક જ છે જે બહુવિધ અભીવ્યક્તિઓ તરીકે હું મારા મિત્રો સાથે અલગ હોઈ શકું છું હું મારા પરિવાર સાથે અલગ હોઈ શકું છું અથવા જયારે હું ભણાવું છું ત્યારે હું અલગ રીતે વર્તન કરું છું જેના વિશે તમે વાત કરી રહ્યા છો તે બહુવિધ શ્લોક અને બહુવિધ બ્રહ્માંડ જે અહી છે તેનો એક ભાગ છે જો આપણી પાસે ચેતના હોય અને તે આપણને અલગ કરે છે કે હું ચેતના વિશે શું કામ વાત કરું છું તે કદાચ એક દાર્શનિક વિષય છે પરંતુ તે એક ખરેખર મોટો પડકાર છે અને જયારે આપણે અંત તરફ જશું ત્યારે વાત કરશું કે મગજ પરનું સંશોધન કેટલું અને ક્યાં છે આ અગત્યનો પ્રશ્ન છે જેના વિશે ઘણા લોકો ચર્ચા કરે છે કારણ કે જયારે આપણે ફ્રાંન્સીસ કિર્ક અને ક્રિસ્ટોફર કોક જે સાથે લાવ્યા છે તે ચેતનાએ ન્યુરલ સાથે સહસંબંધિત છે છેલ્લા સાડા સાત કલાકમાં આપણે ન્યુરલ સહસંબંધિત વિશે વાત કરી રહ્યા છીએ આપણે ચેતના નેટવર્કસ અને ક્ષેત્રો અને રસાયણો જે ન્યુરલ સાથે સહસંબંધિત છે તેના વિશે વાત કરી રહ્યા નથી પરંતુ શું તેઓ વાસ્તવમાં ચેતનાને વ્યાખ્યાયિત કરે છે તે જ વસ્તુ આપણે શોધવાની છે કારણ કે તેના પરથી જ નક્કી થશે કે તમારું મગજ કઈ રીતે વિચારવાનું શરુ કરે છે તો આપણે જાણીએ છીએ કે વિદ્યુતીય રચના શું છે આપણે સહવર્તી ચુંબકીય ક્ષેત્ર વિશે જાણી છીએ શું તે વિદ્યુતીય રચના છે અથવા ચુંબકીય ક્ષેત્ર છે અથવા શું તે બીજું કંઇક છે એક ખુબ જ રસપ્રદ લેખ છે તફાવત આપવમાં આવ્યો છે તે જોઈ લેજો મગજની ચેતના કંઈપણ ઉત્પન કરીને બહાર લાવતી નથી કે અન્ય કોઈ વસ્તુ બહાર આવતી નથી કારણ કે તેમની ઘણી બૌદ્ધિક આધ્યામિક પરંપરા છે જે માને છે કે મગજ મગજ હોઈ શકે છે આ શીર્ષક તે બધી બાબતો લાવે છે જે હું કહી રહ્યો હતો મગજ કેવી રીતે મન બનાવે છે અથવા શું મગજ મન બનાવે છે અથવા મન અલગ છે કારણ કે જો મન ત્યાં હોય તો ચેતના પણ ત્યાં હોય છે તમે ક્યાં પ્રકારના મગજ વિશે વાત કરી રહ્યા છો જાગૃત મન અજાગૃત મન બુદ્ધ લોકો માને છે કે ચેતના છે જે સર્વ વ્યાપક છે તે માંથી અલગ છે અને તે વાસ્તવમાં મગજના કાર્યમાં ફેરફાર કરે છે તેથી મન પ્રાથમિક છે મગજ ગૌણ છે અથવા તેઓ એકસાથે અસ્તિત્વમાં હોઈ શકે છે ન્યુરોસાયન્સ એવું માને છે કે મગજ જ મનનું નિર્માણ કરે છે અને મગજથી આગળ કશું જ નથી જો તે મનનું સર્જન કરે છે તે ચેતનાનું સર્જન કરે છે તો મગજની શક્તિ ચેતના માંથી કશું જ સર્જન કરી શકશે નહી પરંતુ ફક્ત ધ્યાન કેન્દ્રિત કરવા સંગ્રહ કરવા અને આત્મચિંતન કરવા માટે છે આત્મચિંતન ખુબ જ મહત્વનું છે તેથી મેં તમારી સાથે બંધનકર્તા આવર્તન વિશે વાત કરી હતી તમારા મગજમાં જે છે તે તમને એકાત્મક સ્વની સમજ આપે છે કારણ કે મારી પાસે મારા સેંકડો ભાગ હોય શકે છે પરંતુ હું જયારે અહી ઉભો છું તો હું અહી એક ડોક્ટર આલોક બાજપાઈ તરીકે ઉભો છું અને હું ફક્ત ઉભો જ નથી પરંતુ હું મારી જાતને એકાત્મક સ્વ સાથે રજુ કરું છું હું માત્ર રજુ જ નથી કરતો હું સ્વ એકાત્મકતા અનુભવું છું તે જ બધા સંયોજકો છે જે અંદર જાય છે ને મને બનાવે છે આ ઘટકનો ભાગ સામાન્ય છે જે હું પ્રાણીઓ સાથે વહેંચું છું હું અન્ય મનુષ્યો સાથે વહેચું છું પરંતુ મારામાં કંઈક વિશીષ્ટ છે મારો ભાગ તમે છો અને દેખીતી રીતે મેં જેમ કહ્યું તેમ કે તમારા તમામ ચેતાકોષોના નેટવર્કના સંદર્ભમાં અને બાહ્ય વસ્તુના સંબંધમાં વધ્યા છે તેથી હું જે કહી રહ્યો છું તે ફક્ત હું જ નથી તે તમે પણ છો યથાર્થ રીતે નહી તમે કરી હશે પરંતુ મેં તમારી સાથે વાતચીત નથી કરી પરંતુ અન્ય માનવીઓ કરે છે તેથી બધા જ માનવીઓની અસર મારા મગજના વિકાસ પર થઇ છે અને તેથી જ મારી જાતને અલગ પાડવી ખુબ જ મુશ્કેલ છે કારણ કે જયારે હું અલગ થાવ તો કોનાથી અલગ થાવ અને હું સેના માટેથી અલગ થાવ પરંતુ છતાં જો હું અલગ થાવ અને હું કહું કે આખરે આ હું છું મારા હું માં પણ ઘણા લોકો સામેલ હોય છે મારા માતાપિતા મારો ધર્મ મારા લોકો જેને મારા ચેતાકોષોએ બનાવેલા નેટવર્ક પર અસર કરી છે તેથી તે આત્મચિંતન સુધી લાવે છે જે જ્ઞાનની સુસંગત પરિસ્થિતિનો અનુભવ આપે છે તેથી તમારી પાસે જ્ઞાનનો નમુનો છે અનુભવ તે બધા સાથે સંકલિત છે આ કાર્યો સિદ્ધાંતમાં વિજ્ઞાન માટે સુલભ છે તે શારીરિકતાની એક સરળ સમસ્યાનો ભાગ છે જેના વિશે મેં તમને કહ્યું હતું અનુભવ તમારી પાસે પહેલેથી અસ્તિત્વમાં રહેલી યાદશક્તિની બેંકમાં આવે છે અને તરંગો ચાલુ રહે છે અને અનુભાવો આવે છે તે પહેલાની યાદશક્તિ સાથે સરખાવે છે તે બધું એકીકૃત છે અને તમને દેવામાં આવ્યું છે પરંતુ આત્મચિંતન કંઈક છે જે ફક્ત મનુષ્ય જ કરી શકે છે તેના વિશે જુઓ પ્રાણીઓ કુદરત અને કુદરતની ઉતેજના સાથે જોડાણ છે જે વધુ કે ઓછો પ્રતિભાવ આપે છે તો ચેતનાની હું ફક્ત સરખામણી કરીશ એક એક્સીસ ચેતના છે અને અનુભવ ચેતના છે થોમસ તેને પ્રકાશ કહે છે તેથી એક્સીસ ચેતના શું છે તે સંવેદનાત્મક પ્રતીબિંબીત વસ્તુ છે મોટોર વસ્તુ છે કંઈક આવે છે તમે તેને અનુસરો છો તમે તેના વિશે સભાન છો પરંતુ તમે આ પાછું ખેચવા વિશે શું અનુભવો છો શું તે અનુભવ ચેતના છે જે તમારા સુધી જ છે નરમ સમસ્યા આ છે જે ઓછા અથવા વધુ પ્રમાણમાં આપણે તેમાંથી પરિભ્રમણ કરી રહી છીએ તે આર્ટીફીસીઅલ ઈન્ટેલીજન્સ અને મગજની ગણતરીનું આખું ઇન્ટરફેસ છે મુશ્કેલ સમસ્યાએ ક્વોલિઆ છે જે ડેવિડ ચામરએ કહ્યું હતું કે જયારે આપણે લાલ રંગ જોઈ છી ત્યારે કવોલિયા હોય છે હું અને તમે લાલ રંગ જોઈ રહ્યા છીએ શું આપણે સરખી જ વસ્તુ જોઈ રહ્યા છીએ શારીરિક રીતે આપણે એક જ વસ્તુ કહી રહ્યા છીએ પરંતુ લાલ રંગનો અર્થ તમરો છે તેનાથી મારો લાલ રંગ માટે નો અર્થ અલગ હોય શકે છે જયારે આપણે કહીએ કે આપણે ખુશ છીએ તો શું તમારા મગજમાં ખુશી છે તે જ મારા મગજમાં ખુશી છે તેને શબ્દોમાં વર્ણવવાની કોઈ રીત નથી તેથી સામાન્ય શબ્દ ખુશી પરંતુ તમે શું ખરેખર તેની અંદર જાશો અને જોશો કે ખુશી શું છે તો તમને કદાચ થોડુ મુશ્કેલ લાગશે તેથી મુશ્કેલ સામસ્યાને હજી સુધી આપણે તેઓ ભેદ ઉકેલી શક્યા નથી અને આપણે તેના પરિઘમાં અને આગળ વધી રહ્યા છીએ ન્યુરોસાયન્સ કહે છે કે તે મગજના મહત્વના ગુણધર્મો છે આપણે મગજની સૈદ્ધાંતિક પૃષ્ઠભૂમિ જાણી છીએ છતાં આપણે એક વ્યાપક સિદ્ધાંત આપી શકીએ નહી આપણી પાસે વ્યાપક સિદ્ધાંત નથી કે મગજ કેવી રીતે કાર્ય કરે છે પરંતુ નાના ટુકડાઓ અને બ્લોકસ જે આપણે જાણીએ છીએ આપણે કંઈક જોવા સક્ષમ છીએ જેને આપણે અગત્યના ગુણધર્મો કહેવાય છે જે ખાસ કરી ને આધ્યાત્મિક દાર્શનિક ક્ષેત્રમાં માને છે કે ચેતના પ્રાથમિક છે તે વિશિષ્ટ ગુણધર્મો કરતા અલગ છે અને આ ચર્ચા આઇન્સ્ટાઇનએ ઘણા લોકો સાથે કરી હતી આઇન્સ્ટાઇન એક વ્યક્તિ હતો જે હંમેશા નિરપેક્ષતામાં માનતો હતો તે પરંપરાગત શાળામાંથી આવતા હતા જો કે એને ન્યૂટોનીયન દુનિયા ને ફેકી દીધી હતી પરંતુ તે હજુ પણ તે જ દુનિયા માંથી છે તેથી તેને કહ્યું કે જો હું અને તમે અસ્તિત્વ ન ધરાવતા હોય છતાં ચંદ્રનું તો અસ્તિત્વ રહશે આ વિશે તેની ટાગોર સાથે બહુ મોટી ચર્ચા થઇ હતી જો તમને મળે તો તમારે ટાગોર અને આઇન્સ્ટાઇનના સંવાદ જરૂર વાંચવો જોઈએ અવલોકનક્ષમ વિશે તેને તે પણ કહ્યું કે પરંતુ ટાગોરએ કહ્યું જો મન હોય જ નઈ તો ચંદ્ર પણ છે નઈ અને તેને કહ્યું તે ફક્ત એક જ વ્યક્તિનું મગજ નથી તેઓ પાસે સાર્વત્રી મગજ છે દરેકનું મગજ બંધ થાય છે ત્યાં ચંદ્ર હોય કે ન હોય તેના થી કોઈ ફેર નથી પડતો પરંતુ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં હજી વધુ છે તેથી ન્યુરલ ચેતના સાથે સંબંધીત છે શું આ સ્વ પ્રાથમિક છે શું આ ચેતના પ્રાથમિક છે અથવા તે ન્યુરલ સાથે સંબંધિત છે આપણે જાણીએ છીએ કે જો મગજમાં ચોક્કસ વિસ્તારમાં ક્ષતી હોય તો સ્વયંમની ઓળખ જતી રહે છેખાસ કરી ને મધ્ય કપાલી ખંડમાં મધ્ય કપાલીમાં જમણી બાજુ મધ્ય કાપલીમાં ઊંડે તે તમને બનાવે છે આ જગ્યા છે જ્યાં બધું એકીકૃત થાય છે તેથી તમારી સૂઝ જતી રહે છે અથવા જો તમારા બાહ્યકમાં ઈર્જા થાય તો ચેતનાને શું થાય છે તમે તે વસ્તુઓ વિષે સભાન નથી તમે હજી પણ તે વસ્તુ કરતા રેહશો અથવા તમે કંઈક જાળીદાર એકીકૃત તંત્ર ચલાવો છો લોકોને ઈર્જા થાય છે અને તે કોમામાં વાયા જાય છે તમે જયારે કોમામાં હોવ છો ત્યારે શું તમે ત્યાં હોવ છો તેવી પરિસ્થિતિ મનોરોગ્વીજ્ઞાનમાં હોય છે જ્યાં આપણે જાણીએ છીએ કે વ્યક્તિ જાગૃત છે પરંતુ તે પ્રતિભાવ નથી આપી રહ્યો કેટલાક ઉત્પ્રેરક અસંવેદીનશીલમાં બંધ છે જેને લોકડ ઈન સિન્ડ્રોમ કહે છે તમને ખબર હોતી નથી કે વ્યક્તિ જાગ્રત છે કે નહી તેથી આ ચર્ચા નો વિષય છે તેથી જ મેં છેલ્લા સપ્તાહમાં કહ્યું હતું આપણે આ બધું જાણતા હોવા છતાં આપણી પાસે આ પ્રશ્નોના જવાબ નથી તમે વલણ અપનાવી ને તેના માટે લડી શકો છો અને તેને સાબિત કરવાનો પ્રયાસ કરી શકો છો પરંતુ તેના અંતે અન્ય લોકો પણ સાબિત કરી શકે છે તેથી આગળ વધુ જટિલ બંને છે બહુવિધ બ્રહ્માંડો સામેલ થાય છે જો બહુવિધ બ્રહ્માંડો હોય તો ત્યાં બહુવિધ શક્યતાઓ પણ છે તેઓ કહે છે કે શું આપણે વિશાળ મગજમાં જીવીએ છીએ જો તમે આ પરિમાણ ભૌતિકશાસ્ત્રના પાઈલોટ વેવના ખ્યાલને જોશો જે પાઈલોટ વેવ્સમાં લાવવામાં આવેલા બોમ્બ એ આધાર રેખા તરંગ છે જે ઉપરને ઉપર જઈ રહ્યા છે જેની પરિમાણ સંભાવના યોગ્ય છે તે એક સરળ વસ્તુ છે તે એટલી પણ સરળ નથી અને તેઓ કંઈક EPR આઇન્સ્ટાઇન પોડોલ્સકી રોઝન કહેવાતા પ્રયોગને લાવે છે જેના વિશે તમે સાંભળ્યું જ હશે જે વ્હીલરે ખુબ પાછળથી સાબિત કર્યું હતું જેને ક્વોનટમ એન્ટેન્ગ્લ્મેંન્ટ કહેવાય છે જેને આઇન્સ્ટાઇન પોકી ડીસટનસ કહે છે આ પોકી વિસ્તૃત અંતર તે આ અણધારીતાથી ખુબ ખુશ ન હતો તેથી તેણે કહ્યું કે તે હજી એવું માને છે કે ત્યાં સહસંબંધીત છે પરંતુ તમે બે સબએટોમિક કણો બહાર કાઢો એકને ભરો તો પછી બીજામાં પણ ફેરફાર આવશે કારણ કે તેઓ કરોડ રજ્જુ સાથે સહભાગિતા કરે છે અને આઇન્સ્ટાઇનએ કહ્યું કે તે કેવી રીતે શક્ય છે કારણ કે પ્રકાશની ઝડપ કરતા બીજું કંઈપણ ઝડપી ન હોય શકે પરંતુ આ બે અણુ વચ્ચેનો સંદેશાવ્યવહાર પ્રકાશ કરતા વધુ ઝડપી છે તેથી એક અહી અસ્તિત્વમાં હોઈ શકે છે અને બીજો ભાગ બ્રહ્માંડમાં હોઈ શકે છે પરંતુ તેમ છતાં બંને સહસંબંધીત છે અને તેઓ પ્રકાશ કરતા પણ વધુ ઝડપી વ્યવહાર કરી શકે છે તેથી જો કોઈ અણુ શક્ય હોય તો શું એવું એક જ મગજ સાથે બની શકે છે તેથી આપણે હજી એક મગજના બીજા મગજ સાથેના સંદેશાવ્યવહારને જાણતા નથી મીરર ચેતાકોષ સાથે પણ આપણે તેને ઘટાડાના અભિગમથી બોઈલ કરી શકી છીએ ચેહરાની અભિવ્યક્તતી પ્રકાશને લીધે બીજાને ચેહરા પરથી પ્રતિબિંબિત થાય છે પરંતુ આવી ઘણી અસાધારણ ઘટનાઓ છે જેની આપણને ખબર નથી આપણે ટેલીપેથી જાણતા નથી કોઈકવાર આપણે અસાધારણ માનસીક શક્તિ વિશે જાણતા નથી હવે આપણે આ બધું અસ્વીકારી શકી છીએ તેથી ઘણીવાર આપણા વધુ પડતા ઘટાડાવાદના ઘમંડમાં અને આપણી જરૂરીયાત અને દબાણ હેઠળ પરંતુ ભૌતિક સિદ્ધાંતના સમીકરણો પર આપણે બધું અસ્વીકારી શકી છીએ પરંતુ આપણા અસ્વીકારથી કોઈ જાજો ફેર પડશે નહી કારણ કે સરળ કારણોસર આ બધી વસ્તુ અસ્તિત્વ ધરાવે છે આ બ્લેક સ્વોન જેવું છે જે નવા સિદ્ધાંત લાવી શકે છે કારણ કે આ તે મુદાઓ હોઈ શકે છે જ્યાં નવું ભૌતિકશાસ્ત્ર ખરેખર ઉભરી શકે છે આપણે હજી જોવું પડશે તેથી આ એકલ ચક્રીય માનસિક કાર્યની ગતિ છે બધું જોડાયેલું છે ઘણા તત્વજ્ઞાનીઓ અને ઘણા રહસ્યવાદીઓ ખરેખર માને છે કે તે ભગવાન હોય કે પછી કાયદો હોય તે આપણે જાણતા નથી પરંતુ છેલ્લે તે બધું એક જ છે પરંતુ હજી પણ આ સુપર સ્ટ્રીંગ સિદ્ધાંત જુઓ તમે જગ્યા બોસોન ઈલેક્ટ્રોન જે પરમાણુંના ત્રી પારિમાણિક માળખુ સેલ ઓર્ગનેલે એકલ ચેતાકોષ ચેતાકોષનું તંત્ર મગજમાં ઘણી બધી ચેતાકોષ અને ટેકનોલોજી ઈલેક્ટ્રોન ચુંબકીય બળ ઇન્ટ્રા સર્વર સ્પેસને સમજવાની વાત છે જે ફરી પાછું આખા મગજના કરોડ રજ્જુ સાથે સુસંગત છે મગજએ ચેતાતંત્રના બ્રહ્માંડીય ચેતનાની અભિવ્યક્તિનો એક ભાગ છે તેથી ત્યાં અનિયત સમય છે ત્યાં કાળમાં સમય છે ભૂતકાળ વર્તમાનકાળમાં કાળસમય છે તેથી સમય તીર તરીકે અને તે હકીકત છે કે આપણે અસ્તિત્વમાં છીએ સમય અને અવકાશમાં આપણું આખું અસ્તિત્વ છે આપણું મગજ ભૂત વર્તમાન ભવિષ્યના સમયમાંથી પસાર થાવનું ચાલુ રાખે છે જો તમે સમયનો અભ્યાસ કરો તો તેમાં કંઈક તીર જેવું છે તેથી જયારે આપણે સમયનો અભ્યાસ કરી ત્યારે આપણે પ્રકાશના શંકુની જેમ અભ્યાસ કરી છીએ કે નહી તેથી પ્રકાશ આવે છે તે વર્તમાન છે તે ભૂતકાળ છે તે ભવિષ્ય છે મગજ હંમેશા તેને સમજે છે શું તે શક્ય છે કે ત્યાં કોઈ સમય જ ન હોય અને સમય અભીસંઘીત છે જેમાં આપણું મગજ જાય છે પરંતુ આપણા બધા માપદંડો સમયસર છે પછી તે EG હોય અથવા ચેતોપાગમીય પ્રવાહન અથવા ગમે તે હોય તેથી આપણે સમયમાં જીવીએ છીએ પરંતુ સમય એકસાથે એક જ સમયે બધા અસ્તિત્વમાં હોય છે કે નઈ તેથી તે આપણને ચેતા શું છે તેના પર લાવે છે જો કોઈ સભાન વસ્તુ હોય ફ્રોઈડ ડોક્ટર ફ્રોઈડ ખુબ ખુશ હોત કારણ કે આખી જિંદગી તેને અજાગૃત મન જ્યાં તમે વસ્તુઓ રૂંધી રાખો છો અને તે ન્યુરોબયલોજી તે સમયે જાણતા ન હતા વધુ તપાસની સુવિધાઓ પણ ન હતી પરંતુ તેને વિચારોની મોટી છલાંગ લગાવી હતી અને તેને કહ્યું હતું કે તમારું આખું જાગૃત મનએ અજાગૃત મનનું ઉત્પાદન છે આપણે લગભગ ફ્રોઇડીયન ભાષા લઇ રહ્યા છીએ અને આ હકીકત છે કે જાગૃત મન વિચારો યોજનાઓ ટુંકા ગાળાની સમરણ શક્તિનું વિશ્લેષણ કરે છે અજાગ્રત મન પાસે લાંબા ગાળાની સ્મરણ શક્તિ છે અન્યથા ભાવનાઓ લાગણીઓ આદત અને સ્વૈચ્છીક સર્જનાત્મક વિકાસ આધ્યાત્મિક જોડાણ અંતજ્ઞાન સાથે છે આ શક્યતા છે પરંતુ તે એક વિશાળ સંભાવના છે જો તમે તમારી જાતે તમારી જિંદગીનું વિશ્લેષણ કરો તો તમને સત્ય જાણવા મળશે તમે અત્યારે જેના વિશે જાગૃત છો તેના પર તમે તમારી ઇચ્છાથી ધ્યાન આપી રહ્યા છો પરંતુ શા માટે તમારી ઈચ્છા તે કરે છે તેના કારણો અજાગ્રત મનમાં હોય શકે છે કારણ કે તમે અચાનક કંઈક સર્જનાત્મકતા સાથે આવો છો સર્જનાત્મકતા ક્યાંથી આવે છે શું આ કોઈ ઊંડે છુપાયેલું તંત્ર વ્યવસ્થા છે જે મગજમાં ચાલી રહ્યા છે જે દરેક ક્ષણે એક પ્રકારની અથવા બિન રેખીય અસ્તવ્યસ્ત ગતિશીલતા નવા પરિમાણમાં બનાવે છે તમારી પાસે ગુસ્સે થવાની અને અચાનક ગુસ્સે થવાની યોજના હોતી નથી તે ક્યાંથી આવી રહ્યું છે તમે કંઈક કરી રહ્યા છો અને અચાનક તમારા બાળપણના મિત્ર ની યાદ કરો છો તે તમારી પાસે કેવી રીતે આવે છે તેથી જાગૃત મગજમાં ઈચ્છાશક્તિનો પ્રતિભાવ હોય છે પરંતુ તેમાંથી આપણે ખરેખર કેટલું કરીએ છીએ જો તમે ખરેખર દિવસના દરેક કાર્યની દેખરેખ રાખો તો તમે કહી શકશો કે હા મેં બધું યોજના પ્રમાણે કર્યું છે તમારી પાસે આયોજન છે પરંતુ તમે ખરેખર શું કરશો તે લાંબા ગાળાની સ્મરણ શક્તિ તમારી લાગણી પર આધારિત છે આપણે લાગણીઓ જોઈ છી તે ક્યાંથી આવે છે મગજ આવું શું કામ કરે છે તેથી આ કલ્પિત વાત છે જયારે લોકો એવું કહે છે કે તુ તારા મગજનો ઉપયોગ કરતો નથી આપણે ભાગ્યે જ 5 મગજનો ઉપયોગ કરી છીએ જો આપણે 100 વાપરીએ તો શું થાય તમે તમારા મગજનો 100 ઉપયોગ કરવાના નથી કારણ કે મગજનો 90 ભાગ અર્ધજાગ્રત મન છે અને તેનો ઉપયોગ તમારું શરીર અને તમારી જિંદગી અને અસ્તિત્વ ચલાવવા માટે થાય છે કલ્પના કરો કે જો બધું તમારા જાગ્રત મનના નિયંત્રણ હેઠળ હોય અને કોઈ તમારા પર પથર ફેકી રહ્યું છે અને તમે વિચારશો જયારે તમે વિચારો છો ત્યાં તો તમે પ્રહાર કરો છો મગજ આપમેળે પ્રતિબિંબ જોશે જો બધી માહિતી તમારા મગજમાં ચાલી રહેલા પાવર અઢાર સંચાલન તરફ વલણ ધરાવે છે જો તમામ માહિતી જે અંદર જઈ રહી છે અને જુઓ કે કેટલી માહિતી આંખ સાંભળવાથી સ્પર્શથી અંદર જઈ રહી છે મને ઠંડી લાગે છે આનો સ્પર્શ મારા પગ મારું શરીર મારી પીઠ પરથી જે સંકેતો આવી રહ્યા છે તે બધું તમારા જાગૃત મનમાં આવે છે મને નથી લાગતું કે આ દુનિયાનું કોઈ પણ કોમ્પ્યૂટર તેને સંભાળી શકે મિનીટ અને કલકો ભૂલી જાવ તમારા જીવનની દરેક ક્ષણની માહિતીનો જથ્થો સંભાળે છે કોઇપણ કમ્પ્યુટર સંભાળી શકે નહી તેથી આકસ્મિક સમસ્યાને લીધે તમારું મગજ બંધ થઇ જશે અને તમારું મગજ બંધ થવા માટે નથી એટલા માટે જ ચાલાકીપૂર્વક શું કરવામાં આવે છે કે જે બાબતો તમારા અસ્તિત્વ માટે મૂળભૂત છે તે નક્કી કરવાની જરૂર નથી તે અજાગૃત મનમાં આવરિત રાખવામાં આવે છે અને તે કરવાનું ચાલુ રાખે છે તેથી શા માટે આપણે તેના વિશે પરેશાન થવું જોઈએ મને આ મળ્યું શું મારે આ સ્મરણ શક્તિમાં રાખવું જોઈએ અથવા મારે આ સ્મરણ શક્તિમાં ન રાખવું જોઈએ તે મગજ નક્કી કરશે તેથી મગજનો મોટો ભાગ અવચેતન અથવા અજાગૃત ભાગ છે તમારે જે કહેવું હોય તે તે કેવી રીતે કાર્ય કરે છે આ તેના પ્રકાર છે આ ફક્ત ઉદાહરણો છે તેથી ઘણા ચેતાકોષો ફાયરીંગ કરે છે બાજુની જેનીક્યુલેટ માં જાય છે ટોપોગ્રફિક રજૂઆત બનાવે છે તમારા મગજમાં વાંધો પડે છે પરંતુ એકવાર તે ત્યાં થઇ જાય પછી તે પ્રતિસાદ લૂપ થઇ જશે તે જાગૃત વસ્તુ હોય શકે છે તમે શું જોઈ રહ્યા છો તેનો સંકેત આપો છો તેથી ત્યાં પુનરાવર્તિત પ્રક્રિયા શક્ય છે તેથી આ સામગ્રીનો પ્રકાર છે જે થાય છે અને મગજ ખુબ જ સ્માર્ટ રીતે વિક્ષિત થયું છે આ ત્વચાને ઉતેજીત કરે છે આ શૂન્ય મિલીસેકંડ છે આ અનુભુતીશીલ ચેતના છે હવે તમે જાગૃતતા અનુંભવી શકતા નથી આ પહેલા તે 400 મીલીસેકંડ હતું પરંતુ સમગ્ર બાબત 200 થી 500 મિલીસેકંડ કહે છે હવે આ સાંભળો 10 મીલીસેકંડમાં કંઈક તમારી તરફ આવી રહ્યું છે જો તેમ કહીએ કે 10 મીલીસેકંડમાં બે ઉતેજ્નાઓ તમારી તરફ આવી રહી છે તો તમે 10 મીલીસેકંડ થી 30 મીલીસેકંડથી વધારે આવતી ઉતેજનાનો તમે તફાવત કરી શકતા નથી આ 30 મીલીસેકંડનો થ્રેશોલ્ડ છે જયારે તમે તમારી પાસે આવતી ઉતેજના વચ્ચે તફાવત કરવાનું શરુ કરો છો અને 30 મીલીસેકંડ થી 100 મીલીસેકંડ વચ્ચે પરાવર્તનની ક્રિયા થાય છે તેનો અર્થ એ છે કે જો સિંહ આવી રહ્યો છે તેમાં ભાગ્યે જ ફેરફાર થાય છે અથવા સિંહ આવી રહ્યો છે પરંતુ ધારો કે તમે તમારા બાળપણની કલ્પના પર જાઓ અને જુઓ કે સિંહ આવી રહ્યો છે તમે 10 મીલીસેકંડમાં જાણી શકશો નહી કે તે સિંહ છે 30 મીલીસેકંડ પછી જ તમે તે તાફત જોઈ શકો છો તમારું મગજ જાણી શકશે કે આ સિંહના લક્ષણો છે તેથી મનની જરૂર નથી જો તે તમને 200 મીલીસેકંડમાં પૂછે છે કે મારે દોડવું કે નહી તમારું મગજ તરત જ સમગ્ર વસ્તુ પર પ્રતિક્રિયા કરે છે અને તમે 100 મીલીસેકંડમાં તમે દોડવાનું શરુ કરો છો તમે એકવાર દોડવાનું શરુ કરો છો તે સમય સુધીમાં 100 થી 200 મીલીસેકંડ શરુ થાય છે તે સમય સુધીમાં તમાર જાગૃત મન સુધી પહોંચે છે તેથી જ્યાં સુધી તે 200 થી 500 મીલીસેકંડ પસાર ન કરી લે ત્યાં સુધી તે જાગૃત હોતું નથી તે ખુબ જ રસપ્રદ છે હવે અને તમે ફક્ત જોઈ શકો છો કે અજાગ્રત મગજે પહેલેથી શું પ્રક્રિયા કરી છે તેથી તમે વધુ જાણતા નથી કદાજ તમે જે જુઓ છો તે વાસ્તવિકતા છે અને તમારું મન જે જોઈ રહ્યું છે અને તમારું મન જે જોઈ રહ્યું છે તે બે અલગ વસ્તુઓ છે તેથી જેમ કોઈ મને પૂછે છે શું કોઈ ત્યાં કોઈ વાસ્તવિકતા છે વાસ્તવિકતા માત્ર 500 મીલીસેકંડની વાસ્તવિક બાંધો છે જે તમારા મગજમાં જાઈ છે પરંતુ અજાગ્રત મન તમારા તરફ વાસ્તવિકતા ફેકી રહ્યું છે જો તે જાગૃત હોય તો તેથી તમારી બધી ચેતના 500 મીલીસેકંડ છે અને તેઓ ફ્રેમ પછી ફ્રેમ દ્વારા તમારું મગજ વાસ્તવિકતા અને કહાની અથવા જે કંઈપણ તમારું મગજ બનાયવે રાખે છે આવર્તન વિશે યાદ રાખો આવર્તન પણ પ્રતિક્રિયા કરે છે આ જાગૃત અવસ્થા છે જાગૃત અવસ્થા આલ્ફા માનસિક વ્યવસ્થા ક્રિયા બીટા અર્ધજાગ્રત મન આ તબ્બ્કાને એક્સીસ કરે છે આ શું છે મેં તમને કહ્યું હતું કે થીટા યાદશક્તિ છે તેથી જયારે તમે યાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે પણ તમે વાસ્તવમાં તમે જાણતા નથી કે તમે કેવી રીતે યાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો થીટા અને ડેલ્ટા ખરેખર ઊંઘ અને તે બધું છે આ માત્ર એક સામગ્રીનો પ્રકાર છે તે પર્શ્વ પૂર્વ અગ્ર બાહ્યક છે પૂર્વ અગ્ર બાહ્યક તમે મારા મોઢે થી ઘણીવાર સાંભળ્યું છે પુરક મોટોર વિસ્તાર ઉતાર્કાલીન મધ્ય કપાલી ક્ષેત્ર છે તે પશ્ચ કપાલી છે તે અનુમસ્તીષ્કની અનુરૂપતા છે અનુમસ્તિષ્કને જયારે અનુરૂપતા શોધવાની હોય છે ત્યારે તે પોતાનું ફાયરીંગ મેળવતું રહે છે તેથી આ દ્રષ્ટિવિષયક ઈનપુટ છે માહિતી એન્કોડેડ રૂપાંતરિત ગણતરી છે આપણે અહી પૂરું કરશું અને આગળના વ્યાખ્યાનમાં આગળ ચાલુ રાખશું અને અહીંથી શરુ કરશું